તેથી બે એન્ટેના વચ્ચે મ્યુચ્યલ કપ્લીંગ પર આવીએ ઠીક છે તેથી આ CEM ની બીજી મોટી એપ્લિકેશન છે તો આપણે આ પ્રકારનું શું કર્યું છે ચાલો જોઈએ કે આપણે અત્યાર સુધી શું કર્યું છે તો આપણી પાસે આના જેવું એક એન્ટેના હતું ચાલો આપણે તેને એન્ટેના A કહીએ ઓકે અને આ એન્ટેના A શું કરી રહ્યું હતું તે ખાલી જગ્યામાં એક ક્ષેત્રને ફેલાવી રહ્યું હતું તેથી અને મેં જે ઇનપુટ ઈમ્પિડન્સ ની ગણતરી કરી તે ધારી રહ્યું હતું મારો મતલબ એ છે કે આપણે અહીં લાગુ કરેલી સીમાની શરતો શું હતી આ સમસ્યાને ઉકેલવા માટે બાઉન્ડ્રી કંડીશન શું હતી આપણે કહ્યું કે વાહકમાં Ez i Ez s 0 r ∈ A તે સંપૂર્ણ વાહક છે કુલ ક્ષેત્ર 0 છે બરાબર હવે જો આ એન્ટેના ની આજુબાજુમાં કોઈ અન્ય ઑબ્જેક્ટ હોય તો શું થશે તે ઑબ્જેક્ટ માં પણ થોડો કરંટ પ્રેરિત હશે મારો મતલબ છે કે ક્ષેત્ર તેના પર પડશે કેટલાક કરંટ ને પ્રેરિત કરશે જે બદલામાં પ્રેરિત કરંટ અન્ય ક્ષેત્રને ફેલાવશે તે ક્ષેત્ર આવશે અને આ એન્ટેના પર પડશે તેથી આ બાઉન્ડ્રી કંડીશન સખત રીતે સાચી નહીં હોય કારણ કે અહીં વધુ ક્ષેત્રો છે જો આ બાઉન્ડ્રી કંડીશન સાચી નથી તો મારો ઉકેલ બદલાય છે મારા તેનો અર્થ એ કે મારું કરંટ વિતરણ બદલાય છે જો મારું કરંટ વિતરણ બદલાય તો મારા ઈમ્પિડન્સ નું શું થાય તે બદલાશે બરાબર તેથી તમે ખાલી જગ્યામાં સિંગલ એન્ટેના માટે જે ઇનપુટ ઇમ્પિડન્સ ની ગણતરી કરી છે તે તમે તેના વિશે ખૂબ જ ખુશ છો તમે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક વાતાવરણમાં મૂક્યું છે જ્યાં વિવિધ ઑબ્જેક્ટ્સ હોય છે અને અચાનક તમને ખબર પડે છે કે તમારું પ્રદર્શન એટલું સારું નથી તેથી તેનું એક મુખ્ય કારણ એ હશે કે આજુબાજુના વાતાવરણમાં એન્ટેના ની ઇનપુટ ઈમ્પિડન્સ બદલાઈ ગઈ હોવાથી મેળ ખાતી સ્થિતિ હવે માન્ય નથી તો તમે આની ગણતરી કેવી રીતે કરશો તેથી ફરીથી અંદાજિત પદ્ધતિઓનો એક વિશાળ સિદ્ધાંત છે પરંતુ ફરીથી CEM માં આપણે તમને આની ગણતરી કરવાની ચોક્કસ રીત આપવાનો પ્રયત્ન કરીશું તેમાં વધુ કાર્ય છે પરંતુ તે અન્ય કેસ કરતાં વધુ સખત છે તો હવે આપણે શું કરીશું આપણે અહીં બીજું એન્ટેના એલિમેન્ટ ઉમેરીશું તો ચાલો આપણે કહીએ કે ત્યાં એક એન્ટેના પ્રસારિત થઈ રહી છે અને મેં તેની નજીકમાં વધુ એક એન્ટેના રજૂ કર્યું છે તેથી અહીં બીજું એન્ટેના આવે છે આપણે તેને એન્ટેના B કહીશું ઓકે આ એન્ટેના સક્રિય અથવા નિષ્ક્રિય હોઈ શકે છે તેથી તે શું છે સક્રિય એન્ટેના નો અર્થ શું છે એટલે કે તે પણ પ્રસારિત થાય છે તેનો અર્થ એ કે તેની પાસે જનરેટર પણ છે નિષ્ક્રિય એન્ટેના એ ફક્ત રીસીવિંગ મોડ માં હોઈ શકે છે અથવા આ યાગી ઉડા એન્ટેના માંથી એકની જેમ ત્યાં એક ડ્રાઇવિંગ એલિમેન્ટ છે અને તેની પાછળ વિવિધ સળિયા છે જે ત્યાં જ છે તેથી તે નિષ્ક્રિય તત્વનું ઉદાહરણ છે તેથી આ પરિસ્થિતિ અહીં સામાન્ય છે તેથી આ કેવી રીતે થાય છે જે ભૌતિક રીતે થશે આ વ્યક્તિ એક ક્ષેત્રને પ્રસારિત કરે છે તેના પર કરંટ પ્રેરિત થાય છે અને પછી તે બદલામાં બીજા ક્ષેત્રને પ્રસારિત કરશે ઠીક છે તેથી તેના વિશે વિચારવાની બે રીત છે એક રીત એ છે કે જેમ કે મારો મતલબ છે કે શ્રેણી A B ને કંઈક મોકલે છે B પ્રેરિત કરે છે B રેડિયેટ કરે છે A ને મોકલે છે આ A માં કરંટ ને બદલે છે અને આગળ અને પાછળ તે હંમેશ માટે ચાલુ રહેશે નહીં આ માટે કોઈ સ્ટેડી સ્ટેટ ઉકેલ હશે તેથી સ્ટેડી સ્ટેટ માં A માં થોડો કરંટ અને B માં થોડો કરંટ હશે તો આ બાઉન્ડ્રી કંડીશન કેવી રીતે સંશોધિત થશે પછી જો હું તમને પૂછું કે A પર કોઈપણ બિંદુએ ક્ષેત્રો શું છે તેથી તમારી પાસે Ez i હશે ઓકે તે હંમેશા ત્યાં હોય છે તે વોલ્ટેજ છે મારો મતલબ વોલ્ટેજ સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થયેલ ક્ષેત્ર છે તો પછી તમારી પાસે સેલ્ફ ફીલ્ડ છે તેથી અત્યાર સુધી મારી પાસે સિંગલ એન્ટેના કેસમાં આ જ હતું તેથી હવે છૂટાછવાયા માટે પ્લસ Ez s હશે તેથી ક્ષેત્ર એ એન્ટેના B થી વેરવિખેર થશે તેથી આ એક જ એન્ટેના હતું અને આ બંને એન્ટેના છે તો સર્કિટ મોડેલ ના સંદર્ભમાં હું આ કેવી રીતે વિચારી શકું તેથી વાસ્તવમાં એક ખૂબ જ સરળ બે પોર્ટ નેટવર્ક પણ આ ચિત્રને ખૂબ જ યોગ્ય રીતે ઘરે લઈ જાય છે આપણા પહેલાના કેસમાં યાદ રાખો મારી પાસે જનરેટર અને એક લોડ તેની સાથે જોડાયેલો હતો અત્યારે પરિસ્થિતિ થોડી બદલાઈ છે મારી પાસે કંઈક આવું છે તેથી V 1 અને I1 અહીંથી અંદર જાય છે V 2 અને I2 અહીંથી જ દેખાય છે તેથી મારો મતલબ એ છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો માટે આ ખૂબ જ પ્રમાણભૂત છે તેથી હું લખી શકું છું V 1 Z11I1 Z12I2 V 2 Z21I1 Z22I2 તો આ Z11 અને Z22 શું છે આ સેલ્ફ ઈમ્પિડન્સ કહેવાશે તેથી અન્ય એન્ટેના ની ગેરહાજરીમાં આ ઈમ્પિડન્સ છે આ તે છે જે અત્યાર સુધી આપણી પાસે હતું જ્યારે એક જ એન્ટેના તેને ખલેલ પહોંચાડવા માટે બીજું કંઈ ન હતું અને પછી Z12 અને Z21 આને મ્યુચ્યલ ઈમ્પિડન્સ કહેવામાં આવે છે એન્ટેના માંથી સર્કિટ અથવા સર્કિટ ડિઝાઇનર્સ ના દૃષ્ટિકોણથી તેને અથવા તેણીને મેચ કરવા માટે જરૂરી ઈમ્પિડન્સ શું છે તે Z11 Z22 અથવા શું છે તે Z11 કે Z12 નથી વિદ્યાર્થી ઝિન Zin તેથી તે પોર્ટ 1 પર V1I1 છે જે ઈમ્પિડન્સ છે તેથી તે Z1d હશે હું તમને કહીશ કે d નો અર્થ શું છે અને તે આના બરાબર થશે 1I1 Z1d Z11 Z12I2I1 2I2 Z2d Z21I1I2 Z22 આ Z1d ને ડ્રાઇવિંગ પોઈન્ટ ઈમ્પિડન્સ કહેવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે ડ્રાઇવિંગ પોઈન્ટ ઈમ્પિડન્સ I1 અને I2 જાણવા પર આધાર રાખે છે મારે આ કરંટ શું છે તે જાણવાની જરૂર છે તો જ હું શોધી શકું છું કે યોગ્ય રીતે ડિઝાઈન કરવા માટે મેચિંગ નેટવર્ક શું છે તો ફરીથી આપણે આની ગણતરી કેવી રીતે કરીએ તેથી ફરીથી આ પદ્ધતિ હતી જેને પ્રેરિત EMF પદ્ધતિ અને અન્ય વિવિધ પદ્ધતિઓ કહેવામાં આવે છે તેનો ઉપયોગ અંદાજિત કરવા માટે થાય છે જો હું કરંટ વિતરણનો અંદાજ મેળવી શકું તો હું આ ડ્રાઇવિંગ પોઈન્ટ ઈમ્પિડન્સ ની ગણતરી કરી શકું છું અને તે બધું બરાબર છે અને તે ખૂબ જ વિશિષ્ટ કેસોમાં કામ કરે છે જે તમને સમાંતર વાહક માત્ર Z નિર્દેશિત અને તેથી વધુ જાણે છે પરંતુ જો તમારી પાસે કેટલીક સામાન્ય ગોઠવણી હોય તો તે સચોટ નથી તેથી CEM ફરીથી આપણને ગણતરી કરવાની મંજૂરી આપે છે તો શું સેટઅપ સ્પષ્ટ છે અડધી જ્યારે મારી પાસે એકબીજાના કરંટ માં બે એન્ટેના હોય ત્યારે તમે કેટલાક કરંટ IA અહીં અને કેટલાક કરંટ IB વિશે જાણતા હશો અને આ સ્ટેડી સ્ટેટ કરંટ છે જે તેઓના બહુવિધ પ્રતિબિંબોને પ્રતિબિંબિત કરે છે અને અમારો ઉદ્દેશ્ય એ છે કે IA ની હાજરીમાં મારો મતલબ અન્ય એન્ટેના ની હાજરીમાં મને કહો કે Z1d શું છે મને કહો Z2d શું છે તેથી ચાલો આગળ વધીએ તેથી આપણે જે બાઉન્ડ્રી કંડીશન આપી છે તે આપણે આ એન્ટેના ને અહીં ફરીથી દોરવા દો તેથી આ એન્ટેના A છે સરળતા માટે હું એન્ટેના B શું કરવા જઈ રહ્યો છું હું તેને નિષ્ક્રિય બનાવવા જઈ રહ્યો છું પરંતુ હું તેમાં સરળતાથી જનરેટર ઉમેરી શકું છું તો આ મારું એન્ટેના B છે અને અહીં IA છે IB અહીં ઠીક છે થોડા અંતરે d હવે આ CEM નો પરસ્પર જોડાણ માટેનો પ્રથમ પરિચય હોવાથી મારે કેટલીક સરળ ધારણાઓ કરવાની જરૂર છે જેની જરૂર નથી પરંતુ તે ફક્ત ડેરીવેશન ને સરળ રાખવા માટે છે તેથી હું જે ધારણાઓ બનાવીશ તે બંને z નિર્દેશિત છે તેથી બંને કરંટ z નિર્દેશિત છે અને ત્રિજ્યા તરંગલંબાઇ કરતાં ઘણી નાની છે તેથી આ માત્ર ગણિતને થોડું સરળ બનવા દે છે તેથી સિંગલ એન્ટેના સાથે આપણે સિંગલ એન્ટેના કેસ સાથે સરખામણી કરતા રહીશું અને સિંગલ એન્ટેના સાથે બે એન્ટેનાની એકબીજા સાથેની થિયરી બનાવશું આપણી બાઉન્ડ્રી કંડીશન Ez iA હતી તેથી i A એ તત્વ A માટે ઈન્સિડન્ટ ક્ષેત્ર છે Ez iA Ez sA 0 for r ∈ A હવે આપણે બે એન્ટેના માટે જઈ રહ્યા છીએ મારે બાઉન્ડ્રી કંડીશન શોધવાની જરૂર છે તેથી તે ખૂબ જ સરળ હશે તો ચાલો બે કિસ્સાઓ r ∈ A અને r ∈ B લઈએ ઓકે તો પહેલા કેસમાં હું શું લખીશ Ez iA Ez sA આ સેલ્ફ ફીલ્ડ છે અને A Ez sB પર B માપવામાં આવતા હોવાને કારણે આ સેલ્ફ ફીલ્ડ છે અને અમુક ફીલ્ડ સ્કેટર્ડ ફીલ્ડ છે આ 0 બરાબર હોવું જોઈએ ઓકે Ez iA Ez sA Ez sB 0 for r ∈ A બીજી બાઉન્ડ્રી કંડીશન પ્રથમ પદ શું હશે તેથી A માંથી Ez sA હશે તો ચાલો તેને આ રીતે લખીએ તેથી આ તે ક્ષેત્ર છે જેમાં કરંટ A ને કારણે ઉત્પન્ન થાય છે જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તે B ક્ષેત્ર પડે છે અને Ez sB એ શૂન્ય બરાબર છે તે r એ B સાથે સંબંધિત છે z sA Ez sB 0 for r ∈ B તેથી આપણે ધાર્યું કે B પાસે કોઈ સ્ત્રોત નથી જો તેનો સ્ત્રોત I હોય તો ત્યાં એક Ez iB હશે જે બધા સાથે વ્યવહાર કરવા માટે ખૂબ જ સરળ છે આ બે સ્થિતિઓ તેમના માટે એક નામ છે તેમને નલ બાઉન્ડ્રી કંડીશન કહેવામાં આવે છે તેથી ચાલો આપણે આપણી જાતને યાદ અપાવીએ કે આપણે સિંગલ એન્ટેના સમસ્યાને કેવી રીતે હલ કરી વિદ્યાર્થી સર વિદ્યાર્થીઃ ઈન્સિડન્ટ ના ક્ષેત્ર માટે કેવી રીતે મેળવશો ના હું માત્ર ધારી રહ્યો છું જો ત્યાં એક વધુ પદ હશે આપને તેને યોગ્ય રીતે ઉમેરીશું બિલકુલ મુશ્કેલી નથી આપણે આ ટર્મ ની જેમ અહીં ઉમેરી શકીએ છીએ આની ડાબી બાજુએ સમાન શબ્દ Ez iB ઉમેરવામાં આવશે વિદ્યાર્થી પણ તે માં છે તેથી મારી પાસે A માં અમુક વોલ્ટેજ સ્ત્રોત છે જે ફીલ્ડ જનરેટ કરી રહ્યું છે અને તે પ્રથમ ટર્મ છે બીજી ટર્મ એ એન્ટેના માં જ વહેતા કરંટ ને કારણે ફીલ્ડ છે અને બીજી ટર્મ એ એન્ટેના B માં કરંટ ને કારણે ફીલ્ડ છે હવે અને આ એન્ટેના A પરના કોઈપણ બિંદુ માટે સાચું છે જ્યારે હું એન્ટેના B પર જઈશ ત્યારે તે જ તર્ક ધરાવે છે તેથી જો એન્ટેના B માં સ્રોત હોત તો મારે સ્રોત શબ્દ ઉમેરવો પડશે શું તે સ્પષ્ટ છે તો ચાલો હું તેને અહીં લખું અને LHS માં Ez iB ઉમેરો તેથી કોઈ મૂંઝવણ નથી ઓકે તેથી ચાલો આપણે આપણી જાતને યાદ અપાવીએ કે આપણે સિંગલ એન્ટેના ને કેવી રીતે હલ કરીએ તે પોકલિંગ્ટનનું ઈન્ટીગ્રલ Pocklington's integral સમીકરણ હતું પોકલિંગ્ટનનું ઈન્ટીગ્રલ સમીકરણ અને મને તે અહીં લખવા દો આ આપણી બહુ સાદી વાત હતી હવે અહીં આ પાત્ર ઘણી વખત દેખાશે તેથી હું તેના માટે ટૂંકું લખાણ બનાવવા જઈ રહ્યો છું તેથી આ શબ્દ અહીં હું તેને jωε0Kz z′ કહેવા જઈ રહ્યો છું આ ટર્મ માટે માત્ર એક ટૂંકી સંકેત તેથી હવે શું થાય છે અથવા કદાચ મને તે અહીં લખવા દો તેથી આ બનશે તે જ સમીકરણો લખવાની આપણી વધુ કોમ્પેક્ટ રીત અને અહીં મારા Gz z′ માં કયા પ્રકારનાં શબ્દો હતા તે હતી Gz z′ e−jkR4πR where R √a2 z − z′2 તેથી તે z z′ નું ફંકશન છે હવે આપણે બે તત્વો માટેના ઈન્ટીગ્રલ સમીકરણોના કેસ પર જઈએ છીએ